હવે ચાલો આપણે જોઈએ આપણે મૂળભૂત રીતે જોયું છે કે તમે સ્પેસ અને ટાઈમ માં ફાઇનાઇટ ડિફરન્સ ટાઈમ ડોમેન મેથડ સાથે કેવી રીતે ડીલ કરો છો સ્પેસ અને ટાઈમના અપડેટ્સ આપણે જોયા છે હવે આપણે ખરેખર FDTD નું ન્યૂમેરિકલ એનાલિસિસ ની ડિટેલમાં આવવું પડશે તેથી આ પ્રમાણમાં નવી બાબત છે જેનો આપણે ફાઇનાઇટ એલિમેંટ મેથડની ઇંટીગ્રલ ઈક્વેશન મેથડના કિસ્સામાં અભ્યાસ કર્યો નથી અને તે આવી રહ્યું છે કારણ કે હવે આપણે ટાઈમ સાથે સ્પષ્ટ રીતે ડીલ કરી રહ્યા છીએ તેથી ઉદાહરણ તરીકે એક પ્રશ્ન જે અહીં આવી શકે છે તે છે શું સોલ્યુશન માં સ્ટેબિલિટી છે શું તે કન્વર્જ થાય છે અથવા તે એક્સ્પ્લોડ કરે છે ઇંટીગ્રલ મેથડના કિસ્સામાં આપણે e ને j ઓમેગા t માં લઈ ગયા તેથી તે હંમેશા ટાઈમ હાર્મોનિક વર્તન કરતો હતો અહીં તેની ખાતરી નથી તેથી આપણે કઈ કન્ડિશન હેઠળ સ્ટડી કરવા માગીએ છીએ તો FDTD માં આપણે અત્યાર સુધી જોયેલા મુખ્ય પેરામીટર શું છે ડીસ્ક્રીટાઇઝેશન અને અત્યાર સુધી આપણે કોઈ કન્સ્ટ્રેંટ અથવા કોઈ ડિઝાઇન પ્રિન્સિપલ આપ્યા નથી કે તમારે તેને આટલું અથવા તેટલું પસંદ કરવું જોઈએ તેથી તમે જાણો છો કે આપણે કેવી રીતે જાણીએ છીએ કે આપણા માટે ની કઈ વેલ્યૂ પસંદ કરવી જોઈએ જેનાથી ફિઝિકલ અર્થ હોય હું તેને કોઈપણ માટે રન કરી શકું છું હું કોઈપણ માટે રન કરી શકું છું તેનો અર્થ એ નથી કે તે સાચો જવાબ છે તેથી આ પાર્ટથી મને ક્યારે અર્થપૂર્ણ સોલ્યુશન મળશે તેના ન્યૂમેરિકલ એનાલિસિસ નો અભ્યાસ થઈ શકે છે તેથી સ્ટેબિલિટી ક્રાઇટેરિયા કે જે આપણે જોઈશું તે ખૂબ જ સરળ છે આપણે શું કરીશું આપણે એક ટ્રાઇવલ ઉદાહરણ લઈશું જ્યાં મને સાચુ સોલ્યુશન ખબર છે અને હું તેની સરખામણી FDTD ના ગણતરી કરેલ સોલ્યુશન સાથે કરીશ અને આપણે ઈચ્છીએ છીએ કે તે બંને સમાન હોય અથવા ઓછામાં ઓછી એરર ને કંટ્રોલ કરે તેથી ચાલો જોઈએ કે તે કઈ કન્ડિશનમાં થાય છે તેથી તમને શું લાગે છે કે મેક્સવેલના સમીકરણોના સરળ સોલ્યુશન તરીકે જોઈએ તો સૌથી સરળ મેક્સવેલ છે આપણે તે પસંદ કરીશું અને પછી આપણે તેને સોલ્વ કરીશું તો ફ્રી સ્પેસ માં મેક્સવેલ ના સમીકરણો વિશે તમે શું ઈચ્છો છો કોઈ કરંટ નથી કોઈ સોર્સ નથી કશું જ બરાબર નથી અને આપણે જાણીએ છીએ કે સોલ્યુશન એ પ્લેન વેવ છે તેથી આ પ્લેન વેવ ઘણી વખત આપણા રેસ્ક્યુમાં આવે છે તેથી ચાલો પ્લેન વેવના આઇડિયાથી શરૂઆત કરીએ પ્લેન વેવ જે આપણે ફરી એક ડાઈમેંશન માં જાણીએ છીએ તે વેવ સમીકરણને ખૂબ જ સરળ રીતે સેટિસફાય કરશે અને આપણે પહેલેથી જ જાણીએ છીએ કે આમાં કયા સ્વરૂપના એનાલિટિકલ સોલ્યુશન છે પ્લેન વેવ મારો મતલબ તો તે છે આપણે જાણીએ છીએ કે આ આ સમીકરણના સોલ્યુશન છે તેથી તે ખૂબ જ સારું છે કે આપણી પાસે રેફરન્સ સોલ્યુશન છે હવે જ્યારે આપણે આ સમીકરણોને અલગ કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે તમે શું કરશો તમે આ સમીકરણોને કેવી રીતે ડીસ્ક્રીટાઈઝ કરશો તો સૌ પ્રથમ ચાલો જોઈએ કે ડેરિવેટિવ નો કયો ઓર્ડર છે બીજા ઓર્ડરનું ડેરિવેટિવ તેથી જ્યારે હું લખીશ ત્યારે હું ટેલર ના થિયરમ નો ઉપયોગ કરીશ કારણ કે આપણે તેનો ઉપયોગ કર્યો છે તેથી પ્રથમ ટર્મ હું બીજા ઓર્ડર ડેરિવેટિવનો પણ સમાવેશ કરીશ તેથી હવે મને ટેલરનો એપ્રોક્સીમેશન મળી ગયો છે મેં બીજા ઓર્ડરમાં શું લખ્યું છે અને બીજું ઓર્ડર ડેરિવેટિવ શું છે તે માટે મને એપ્રોક્સીમેશન જોઈએ છે તેથી એ જ રીતે હું લખી શકું છું સમાન ટર્મ માઇનસ સમાન ટર્મ પ્લસ અને તે જ ફોર્મેટ છે તેથી હવે જો હું બીજા ઓર્ડરના ડેરિવેટિવને એપ્રોક્સીમેટ કરવા માંગુ છું તો હું આ બે સમીકરણોનું શું કરું એડ કરવું સબટ્રેક્ટ કરવું મલ્ટિપ્લાય કરવું અથવા ડિવાઈડ કરું આમ હું જે પણ કરું જો હું આ બે સમીકરણોને એડ કરું તો આ બે સમીકરણો એડ કરો વિદ્યાર્થી 5 મને એક એપ્રોક્સીમેશન જોઈએ છે પ્રથમ વેવ સમીકરણને બીજા ઓર્ડરના ડેરિવેટિવ્ઝ તરીકે જુઓ તેથી મને બીજા ઓર્ડરના ડેરિવેટવ માટે એપ્રોક્સીમેશન જોઈએ છે તેથી જો હું આ બે સમીકરણો એડ કરું તેથી આ કહે છે કે હું તેને પહેલેથી જ અહીં તરફ એક બાજુ પર લાવી શકું છું તેથી જ્યારે હું તેને અહીં એડ કરીશ ત્યારે બધી કન્ડિશન શું હશે તેથી મારી પાસે હશે શું તે સાચું છે કે આપણે કોઈ ટર્મને ભૂલી રહ્યા છીએ તેથી સામાન્ય રીતે મારો મતલબ છે કે હા હું તેને છોડી શકું છું અને આ પ્લસ હાયર ઓર્ડરની કન્ડિશન છે ચાલો આપણે ચિંતા કરવાની જરૂર નથી તો ચાલો આપણે આ સમીકરણને 1 કહીએ અને આ સમીકરણ હવે 2 છે તેથી જો હું આ 2 ને 1 માં મુકીશ તો હું આને સ્પેસમાં લાગુ કરી શકું છું હું આને સમયસર લાગુ કરી શકું છું તો ચાલો આપણે પ્રથમ ટર્મ લખીએ તેથી આ તે છે જે હું કરવા માંગુ છું હવે હું ગ્રીડ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ્સ જોઈ રહ્યો છું તેથી સ્પેસ ડેરિવેટિવ્ઝ તો હું સ્પેસમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાંથી જાણું ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલા દૂર છે તો મારે અહીં શું લખવું જોઈએ પ્રથમ શોર્ટહેન્ડ નૉટેશન આ બધા એક જ સમયે થશે પરંતુ સ્પેસમાં વિવિધ લોકેશન એ તો મારે શું લખવું જોઈએ પ્રથમ ટર્મ શું હોવી જોઈએ ત્યાં કોઈ j નથી ચાલો આપણે તેને 1D બનાવીએ તેથી ગ્રીડ પોઇન્ટ માત્ર 1 2 3 4 i ઇંટીજર દ્વારા ક્રમાંકિત છે તેથી તેથી આ તે છે તે નેક્સ્ટ ગ્રીડ પોઇન્ટ છે વિદ્યાર્થી હા જો હું ને તરીકે લઉં તો તે નેક્સ્ટ શબ્દ માઇનસ હશે હું ને તરીકે ડિનોટ કરવાનું પસંદ કરું છું તેથી મેં અહીં જે લખ્યું છે નું ઇવેલ્યુએટેડ ત્રણ પોઇંટ્સ પર કરવામાં આવ્યું છે તો બે એડજસંટ પોઈન્ટ વચ્ચેનું અંતર શું છે તે મારૂ છે કારણકે ત્યાં જ હું મારા ઇલેક્ટ્રિક ફિલ્ડને સ્ટોર કરી રહ્યો છું તેથી આ ટર્મ 2 ટાઈમ્સ બનશે નેક્સ્ટ ફાઇનલ ટર્મ સરળ છે શું છે ટાઈમ ઇંડેક્સ છે સ્પેસ ઇંડેક્સ છે વિદ્યાર્થી 1 કારણ કે તે પહેલાનું છે તેથી ટાઈમનો વિચાર કરો આ x જેવી સ્પેસ વિશે વિચારો આ છે આ છે આ છે તો ગ્રાફિકલી રીતે બીજું ડેરિવેટિવ શું છે તે આ ત્રણ પોઈન્ટ પર ફંક્શન ના ઈવેલ્યુએશનનું કોંબીનેશન છે વિદ્યાર્થી તો આપણે તે લઈએ ના તે સમાન છે અને તે શેનાથી ડીવાઇડ થશે 1 થી નહીં જણાવો સમીકરણ 2 નો ડિનોમિનેટર શું છે વિદ્યાર્થી ખરું તેથી તમે કદાચ ભૂલી રહ્યા છો કે આનો અર્થ શું છે આનો અર્થ થાય છે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને માટે હવે આશા છે કે તે સ્પષ્ટ છે સ્પેસમાંના દરેક પોઈન્ટ અલગ અલગ ફેલાયેલા છે થી દરેક ટાઈમના ઉદાહરણો થી દૂર ફેલાયેલા છે તે સ્પેસ અને ટાઈમનો ડીસ્ક્રીટાઇઝેશન છે અને તેથી આ તેથી ની સમાન થવા જઈ રહ્યું છે તેથી હવે મારે મારી પ્રથમ ટર્મ તરીકે શું લખવું જોઈએ હું ટાઈમ ડેરિવેટિવ સેકન્ડ ટાઇમ ડેરિવેટિવ એપ્રોક્સીમેટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તો E હું શું લખીશ સ્પેસમાં આપણે કયો પોઈન્ટ પસંદ કરવો જોઈએ સ્પેસમાં સૌથી સરળ પોઈન્ટ વિદ્યાર્થી i બહુ સારું n પ્લસ 1 એ બરાબર છે કારણ કે હવે હું ટાઈમ ડેરિવેટિવ લઈ રહ્યો છું તેથી મારે ટાઈમ માઇનસમાં જુદા જુદા ગ્રીડ પોઇન્ટ લેવા પડશે નેક્સ્ટ ટર્મ ને તેઓ ટાઈમથી કેટલી દૂર છે એના પ્રમાણે ડિવાઈડ કરવામાં આવે વિદ્યાર્થી 1 તો અહીં ડિનોમિનેટર શું હોવું જોઈએ નહીં પરંતુ બીજું કંઇ વેવ સમીકરણમાંથી આવતા c ના ફેક્ટર ને ભૂલી જવું તેથી આ એક વેવ સમીકરણ છે જે કંટીન્યુયસ કોઓર્ડિનેટ્સ માં જોવા માટે ખૂબ જ સરસ હતું પરંતુ ડીસ્ક્રીટાઈઝ્ડ વર્ઝન માં આ બધી કન્ડિશન છે જે આપણે કરી હતી તેથી હું સ્પેસને ડીસ્ક્રીટાઈઝિંગ કરી રહ્યો છું હું ટાઈમને ડીસ્ક્રીટાઈઝિંગ કરી રહ્યો છું તેથી આ આંકડામાં તમે આ અન્ય બે દાખલાઓ વિશે વિચારી શકો છો જો આ ટાઈમ અહીં છે તેથી આ પાંચ પ્રકારના સ્ટેન્સિલ પોઈન્ટ છે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ગ્રીડનું કદ તે જ રહે છે હું અલગથી ગ્રીડ પોઇન્ટ પર મારા ફંક્શનનું મૂલ્યાંકન કરું છું પરંતુ હવે ને એપ્રોક્સીમેટ કરવા માટે મને f ના 3 વેલ્યૂની જરૂર છે અગાઉ મને 2 વેલ્યૂની જરૂર હતી શું આ ફિગર સ્પષ્ટ છે કે મારે તેને ફરીથી દોરવું જોઈએ તે સ્પષ્ટ છે ત્યાં x છે અને t એ વર્ટીકલ ડાઇમેન્શન છે તેથી આ પાંચ પોઈન્ટ પાંચ પોઈન્ટ સ્ટેન્સિલ છે જેનો ઉપયોગ આ ફંક્શનનું ઇવેલ્યુએટ કરવા માટે કરવામાં આવે છે નોટિસ મિડપોઈન્ટ કોમન છે E n i કોમન છે તેથી હવે આપણે જોવા માંગીએ છીએ કે આવા ગ્રીડ પર કેવા પ્રકારનું વેવ ફ્લો થાય છે જે કોર્ષની લિમિટમાં ફાઇનાઇટ અને ફાઇનાઇટ છે તે લિમિટમાં સાચું છે જે મને ડિફરન્શિયલ સમીકરણ આપશે પરંતુ જ્યારે હું અમુક ફાઇનાઇટ અને ફાઇનાઇટ પસંદ કરીશ તો શું થાય છે અને હું જાણું છું કે શું સોલ્યુશન હોવું જોઈએ તે વેવ હોવું જોઈએ તેથી આપણે શું કરીશું તે આપણે માનીશું કે આ ન્યૂમેરિકલ એનાલિસિસમાં એક કોમન ટેક્નિક છે જે તમે એકસ્પેકટેડ સોલ્યુશનનું એક ટ્રાયલ ફોર્મ ધારી લો અને તેને સબ્સ્ટિટ્યુટ માં લો તેને સમીકરણોમાંથી મેળવવાનો પ્રયાસ કરવાને બદલે આપણે ધારીશું એક ટ્રાયલ ફોર્મ અને તેને સમીકરણમાં ધકેલો અને જુઓ કે તે કામ કરે છે અને આ ટ્રાયલ ફોર્મ વેવ સોલ્યુશન અને નોન વેવ સોલ્યુશન આપવા માટે પૂરતું હોવું જોઈએ અને તે આપણે જોઈ શકીએ છીએ કે તે મને શું સોલ્યુશન આપે છે તેથી આપણે જે ટ્રાયલ સોલ્યુશન લેવા જઈ રહ્યા છીએ તે કંઈક આ પ્રકારનું છે તેથી આપણે વેવને સ્પેસમાં રાખીશું અને આપણે પ્રશ્ન કરીશું કે શું આપણે સમયસર વેવ મેળવી રહ્યા છીએ આ તે સ્ટ્રેટેજી છે જે આપણે ફોલો કરીશું તેથી હું ને નીચેના ફોર્મમાં લખીશ ચાલો આને ઓબ્ઝર્વ કરવા માટે મુવમેંટ કરીએ હું અહીં શું કહી રહ્યો છું ટ્રાયલ સોલ્યુશન આ ફોર્મનું છે જ્યાં સ્પેસમાં વેવ છે અને ટાઈમમાં કેટલાક આલ્ફા ટર્મ છે આ x ફક્ત ડિસ્ક્રેટાઇઝ્ડ વર્ઝન છે તો એ તમારો ઇંટીજર છે કોઈ કોમ્પલેક્સ i નથી સાચા સોલ્યુશનમાં શું છે સાચા સોલ્યુશન માટે શું છે 1 નથી સાચું તેથી આ એ થોડું વધારે જનરલ છે કરતાં જે એક ફેઝર છે પરંતુ ધારો કે તે સંપૂર્ણ રીતે પ્યોર એક્સ્પોનેંશિયલ છે જેમ કે સંપૂર્ણ રીતે ડિકેઈંગ થતા એક્સ્પોનેંશિયલ અથવા કેપ્ચર કરી શકે તેવા પ્યોર વધતા એક્સ્પોનેંશિયલ વિદ્યાર્થી કારણકે આ તે ઉદાહરણ તરીકે હોઈ શકે છે તે ક્યાંક હોઈ શકે છે એ કેટલીક કોમ્પ્લેક્સ નંબર છે પછી શું થશે આપણું સોલ્યુશન હવે વેવ નથી તે કંઇક એટેન્યુએટિંગ કરી રહ્યું છે અથવા ઇંકરીઝીંગ કરી રહ્યું છે જે આ પરિસ્થિતિમાં ફિઝિકલી રીતે એકસ્પેકટેડ નથી તેથી આપણે આ સોલ્યુશન પસંદ કર્યું છે કારણ કે તે વિવિધ સોલ્યુશન્સ મેળવે છે તમે સાચા છો કે એ ખરેખર અહીં છે હા તેથી તેથી મારા બને છે હવે આપણે શું કરીશું તો પ્રશ્ન શું બને છે પ્રશ્ન બનશે જો એમ હોય તો આપણે આ ફોર્મ અહીં 4 પર લઈશું તેથી પ્રશ્ન નીચે મુજબ છે 4 ને કયા સમીકરણમાં 3 માં મૂકો અને પછી પૂછો શું આપણને વેવ મળે છે પછી લાઈફ સારી છે અને બધું કંસિસ્ટંટ છે ડિસ્ક્રેટાઇઝ કરવાની મારી રીતની સિસ્ટમ સારી છે તેથી હું તમને એક હિંટ આપીશ જ્યારે આપણે આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું ત્યારે આપણને ડેલ્ટા x અને ડેલ્ટા t પર કેટલીક કન્ડિશન મળશે અને તે શરતો હેઠળ સોલ્યુશન એ વેવ થશે જે થાય છે તેથી ચાલો આને સબ્સ્ટિટ્યુટ કરવાનો પ્રયાસ કરીએ તો ચાલો સમીકરણ 1 ની ડાબી બાજુ લઈએ મને શું મળશે તેથી આપણે તેને આ તરફ જ લખીશું તેથી તે મારું છે તેથી તો શું થશે તેથી નોંધ લો કે ડાબી બાજુ અને જમણી બાજુની તમામ શરતોમાં એક ફેક્ટર સમાન છે જે છે અને તે બધા એક્સ્પોનેંશિયલ છે તેથી તેઓનો એકબીજા સાથે ગુણાકાર કરવામાં આવશે તેથી આ ટર્મ મૂળભૂત રીતે કોમન હશે એટલે કે આ કોમન બનવા જઈ રહ્યું છે પ્રથમ ટર્મ તેથી આ પ્રથમ ટર્મ શું હશે તેથી એ દરેક જગ્યાએ કોંસ્ટંટ થવા જઈ રહ્યું છે અહી હશે કારણ કે ને લઈએ અને નેક્સ્ટ ટર્મ હશે આપણે 4 ને 3 થી સબ્સ્ટિટ્યુટ કરી રહ્યા છીએ તેથી હું તમને પૂછી રહ્યો છું કે આને સબ્સ્ટિટ્યુટ કરીને 3 પ્રથમ ટર્મની 3 ડાબી બાજુની પ્રથમ ટર્મ શું છે વિદ્યાર્થી ડેલ્ટા x ખૂબ સારું નેક્સ્ટ ટર્મ માઇનસ 2 એટલે કે હશે તેથી મેં બ્રેકેટની બહાર ગુણાકાર કરેલ ટર્મ જુઓ કે અંદરની ટર્મ દ્વારા મને મળે છે બીજી ટર્મ છે બધુ બરાબર છે ફાઇનલ ટર્મ છે તેથી પછી ને હું બીજી બાજુ ફરીથી અહીં લઈશ હું અહીંથી કોમનને બહાર લઈ શકું છું તેથી પ્રથમ ટર્મ બનશે બીજું કંઈ વિદ્યાર્થી તેના સિવાય કઈ ખરું ના બાકી રહી ગયેલા કોંસ્ટંટ કે જે તેથી ઘણી કન્ડિશન છે જે આપણે જોઈ શકીએ છીએ કે અહીંથી કેન્સલ થઈ રહી છે તેથી કઈ કન્ડિશન કેન્સલ થાય છે એક્સ્પોનેંશિયલ કેન્સલ થાય છે ત્યાં કોઈ પણ કેન્સલ થાય છે ડાબી અને જમણી બાજુથી કેન્સલ કરવાની સૌથી કન્વીનિયંટ પાવર શું છે વિદ્યાર્થી જમણી બાજુ જે જમણી બાજુની છેલ્લી ટર્મ છે તેથી તને વધારે સરળ બનાવી શકાય છે અને તમે તેને કેન્સલ પણ કરી શકો છો તો પ્રથમ ટર્મ શું બનશે તેથી તો આ આલ્ફા બહારની તરફ આવશે ચાલો એમ કહીએ કે હું ને કેન્સલ કરી રહ્યો છુ તેથી તે શું છે તેથી તે બનશે અને તેથી જ મને આ મળ્યું અને જમણી બાજુએ મેં કેન્સલ કર્યું તેથી પ્રથમ ટર્મ હશે તો તમારા સંદર્ભમાં મારો મતલબ છે કે આલ્ફામાં આ કયા પ્રકારનું સમીકરણ છે તે વ્યક્તિ છે કે જેને હું સોલ્વ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તેથી તે એક ક્વોડ્રિક સમીકરણ છે તે ક્વોડ્રિક સમીકરણ છે તેથી હું લખી શકું છું આને ક્વોડ્રિક સ્વરૂપમાં વધુ સરળ બનાવીશ તેથી હું એક મેળવવા જઈ રહ્યો છું આ હું ડાબી બાજુ cos તરફ પુશ કરીશ તેથી ને હાફ એંગલ ની દ્રષ્ટિએ સરળ બનાવી શકાય છે હું તે તરીકે લખીશ વિદ્યાર્થી માઇનસ 1 ત્યાં માઇનસ 1 રહેશે તેથી હું તમને જે ફાઇનલ ફોર્મ મળશે તે લખીશ તેથી મેં આને બીજી બાજુ ખસેડ્યું જે બની ગયું કે અહીં તમારી ટર્મ છે ખૂબ જ સરળ એલ્જેબ્રા તેના વિશે કંઇ કોમ્પ્લિકેટેડ નથી અને તેથી આ આખી ટર્મ અહીં છે અને હું તેને કેટલાક કહીશ તેથી આપણે લગભગ ત્યાં જ છીએ આપણે હવે એ જોવા માંગીએ છીએ કે મને અહીંથી કયા પ્રકારનું સોલ્યુશન મળે છે તો બીજા શબ્દોમાં હું શું મેળવી શકું